હેલો સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સના આ લેક્ચરમાં તમારું સ્વાગત છે ધારો કે તમે ઇન્ટરનેટ પરથી એક પ્રોગ્રામ ડાઉનલોડ કર્યો છે અને તમને ખ્યાલ નથી કે એ પ્રોગ્રામ વિશ્વસનીય છે કે નહીં તમને એ ખ્યાલ નથી કે એ પ્રોગ્રામ તમે ચલાવશો તો તમારી સિસ્ટમ માં ખામીઓ લાવી દેશે કે નહીં અથવા તો તમને એ ખ્યાલ નથી કે એ પ્રોગ્રામ તમારી સીક્રેટ માહિતી જોઈ લેશે અથવા તો સિસ્ટમ ને ક્રેશ કરી દેશે અથવા તો એ કોઈ ફાઈલો ડીલીટ કરી દેશે અને વગેરે તો આવો પ્રોગ્રામ કે જેને આપણે આ અને આવતા બધા લેક્ચરમાં અવિશ્વસનીય પ્રોગ્રામ કહીશું અને લેક્ચરમાં આપણે જોઇશું કે આવા અવિશ્વસનીય પ્રોગ્રામ ને કઈ રીતે તમારી સિસ્ટમ માં ચલાવવો આ લેક્ચરમાં આપણે આખી એપ્લિકેશન અવિશ્વસનીય હોય તો એમાં આપણો પ્રોગ્રામ કઈ રીતે ચલાવવો એ જોઈશું અને આવનાર લેક્ચરમાં આપણે જોઇશું કે કોઈ એક મોડ્યુલ અથવા તો લાઇબ્રેરી જે અવિશ્વસનીય છે દાખલા તરીકે તમે એક એપ્લિકેશન ચલાવો છો અને તેમાં તમે થર્ડ પાર્ટી મોડ્યુલ અથવા થર્ડ પાર્ટી લાઇબ્રેરી વાપરો છો કે જે એપ્લિકેશન ચલાવવા માટે જરૂરી છે હવે તમે એ મોડ્યૂલ અથવા તો લાઇબ્રેરી ઈન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરો છો અને તમને એ ખ્યાલ નથી કે તમે એ લાઇબ્રેરી પર વિશ્વાસ કરી શકો કે નહીં તમને જાણ નથી કે તેમાં મેલીસિયશ કોડ હાજર છે કે નહીં તો પ્રશ્ન એ થાય છે કે એપ્લિકેશન કઈ રીતે ચલાવી શકાય કે જે એવા મોડ્યુલ કે લાઈબ્રેરીનો ઉપયોગ કરે છે કે જેના પર તમને વિશ્વાસ નથી આ સમસ્યાને ઉકેલવા ના અમુક સરળ રસ્તાઓ છે પ્રથમ એર ગેપ્પડ સિસ્ટમ છે તેમાં તમારી પાસે એક એવું કોમ્પ્યુટર છે કે જે બીજા કોમ્પ્યુટર જે LANમાં હાજર છે એના કરતાં એકદમ અલગ રાખવામાં આવ્યું છે તેમાં તમને જરૂર પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમ અને બીજા સોફ્ટવેર નાખેલ છે તો હવે આ કોમ્પ્યુટર માં તમે તમારી અવિશ્વાસનિય એપ્લિકેશન ચલાવી શકો બીજો ઉકેલ એ છે કે વરચ્યુલ મશીનનો ઉપયોગ કરો અને એ જનરલી ક્લાઉડ કોમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ માં કરવામાં આવે છે તો આ ઉકેલ માં તમે તમારી સિસ્ટમ માં વરચ્યુલ મશીન બનાવો છો તમે તેને ઓપરેટિંગ સિસ્ટમ માં મૂકો છો અને પછી તમે પ્રોગ્રામ વર્ચ્યુઅલ મશીન પર ચલાવો છો હવે ત્રીજો ઉકેલ એ છે કે તમે કોઈ કન્ટેનર જેવુંકે ડોકર તેનો ઉપયોગ કરો એ એર ગેપ્પડ અને વરચ્યુલ મશીન જેટલું મજબુત તો નથી પરંતુ અમુક અંશે આઇસોલેસન કરી શકે છે કે જેમાં તમે તમારી એપ્લિકેશન ચલાવી શકો એર ગેપ્પડ વરચ્યુલ મશીન અને કન્ટેનર માં આપડે આઇસોલેસન આપ્યું કે જેના આવિશ્વસનીય એપ્લિકેશન ચાલી શકે પરંતુ એ દરેક ઉકેલમાં કોઈ એક ચોક્કસ વસ્તુ હાજર હોવી જોઈએ જેમકે એર ગેપ્પડમાં તમારે કોઈ એક અલગ કોમ્પ્યુટર જોઈએ કે જે ફક્ત આવિશ્વસનીય પ્રોગ્રામ જ ચલાવે વરચ્યુલ મશીનમાં એક વરચ્યુલ મશીન તમારી સિસ્ટમ માં હાજર રહેવું જોઈએ એ જ રીતે કન્ટેનરમાં તમારી સિસ્ટમ માં કન્ટેનર જેવું કે ડોકર હાજર રહેવું જોઈએ તો આ લેક્ચર માં આપણે જોઈશું કે એક એવો રસ્તો કે જે રીમોટ પ્રોસિજર કોલ અથવા RPC કરે છે આઇસોલેસન બનાવવા માટે હાલ આપણે નીચે મુજબનું દ્રશ્ય જોઇશું ધારો કે આપણી પાસે સિસ્ટમ માં એક ખૂબ જ મોટી એપ્લિકેશન ચાલે છે અને આ એપ્લિકેશનમાં ઘણા બધા અલગ અલગ મોડ્યુલ છે અને આ બધું એક એપ્લિકેશન પ્રોસેસ ની અંદર ચાલે છે ધારો કે આ એપ્લિકેશનમાં ઘણી બધી ખામી છે જે રીતે આપણે જોયું કે એક માત્ર ખામી હોય તો પણ અટેકર માટે તે પૂરતી છે આખી એપ્લિકેશનનો ઍક્સેસ કરવા માટે તેથી આપણે એપ્લિકેશન એવી બનાવી છે કે જો એપ્લિકેશનમાં ખામી હોય તોપણ એ ખામી ને કારણે અટેકર પાસે ખૂબ જ ઓછી માહિતી આવે આ લેક્ચર માં જોઈશું કે કઈ રીતે આપણે એવી મોટી એપ્લિકેશન બનાવી શકીએ કે જેમાં ખામી હોય તો પણ અટેકર તે ખામી નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછું નુકસાન કરી શકે તો આપણે આવું કંઈક કરીશું કે મોટી એપ્લિકેશનને ઘણા બધા નાના મોડ્યુલમાં વહેંચીશું અને આ બધા મોડ્યુલ એકબીજા સાથે રીમોટ પ્રોસિજર કોલથી વાતચીત કરી શકે હવે આ દરેક મોડ્યુલ અલગ અલગ પ્રોસેસ તરીકે કાર્ય કરશે તેથી જો એટેકર આમાંની કોઈ એક પ્રોસેસ મોડ્યુલ નો એક્સેસ મેળવી લે એનો મતલબ તેની પાસે ફક્ત તે મોડ્યુલનો જ એક્સેસ છે અને બીજા કોઈ ને એનાથી હાનિ થશે નહી તેથી તે આખી એપ્લિકેશનમાં એક જ મોડ્યુલને હાની પહોંચાડવામાં સક્ષમ રહેશે આ વસ્તુ સમજવા માટે આપણે અહીંયા જે છે કે એક પેપર જોઈએ કે જેમાં OKWS વેબ સર્વર તરીકે ઓળખાતી તકનિક છે એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે વેબ સર્વર ને હાની પહોંચાડી શકાય અને કઈ રીતે સર્વર બનાવવા કે જેથી તેની સુરક્ષા વધારી શકાય તો એ માટેનું આ પેપર કે જે 2004માં થયું તે જોઈશું પેપરમાં અપાચે વેબ સર્વરમાં રહેલી બધી ખામી દર્શાવવામાં આવી હતી અને તેની સાથે ખૂબ સુરક્ષિત બનાવવા માટે ને બીજા સારા રસ્તાઓ પણ બતાવવામાં આવ્યા હતા તો આ વેબ સર્વરને OKWS વેબ સર્વર તરીકે ઓળખાય છે અહીં નોંધો કે અમુક વસ્તુ જે આપણે ચર્ચા કરીશું તે હાલમાંઅત્યારના સમયમાં અલગ હોઈ શકે છે તેમ છતા પણ આ ખૂબ જ રસપ્રદ ચર્ચા રહેશે કે વેબ સર્વર જે ૨૦૦૪ માં હતા તેમાં બધા જ મોડ્યુલ એક એડ્રેસ પર ચાલતા તેથી જ્યાંરે ક્લાયન્ટ બ્રાઉઝર ક્લાયન્ટ એ આ સર્વર સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરે ત્યારે સર્વર ના કનેક્શન મોડ્યુલ ટ્રિગર થાય અને તે કનેક્શન ને લગતી માહિતી ને અવલોકન કરે અને ત્યારબાદ તે માહિતી બીજા મોડ્યૂલમાં પાસ કરે દાખલા તરીકે જો બ્રાઉઝર ક્લાયન્ટ એ એનકરિપ્તેડ પેજ ની રિક્વેસ્ટ કરી હોય તો કનેક્શન એ માહિતી SSHને પાસ કરે અને બીજી બાજુ જો ક્લાયન્ટ php page ને રિક્વેસ્ટ કરી હોય તો કનેક્શન મોડ્યુલ એ રીકવેસ્ટ php મોડયુલને પાસ કરશે બીજું નોંધો કે બેકેન્ડ માં ડેટાબેઝ હશે કે જે દરેક મોડ્યુલ ને ઍક્સેસીબલ હશે તો એ એક્સસ ને ધ્યાનમાં લઈને ક્લાયન્ટને કનેક્શન મોડ્યુલ દ્વારા રિસ્પોન્સ પાછો આપવામાં આવે હવે આપણે ૨ વસ્તુ નોંધિશું તે આ બધા જ મોડ્યુલ જેવા કે કનેક્શન કોર અને બીજા બધા મોડયુલ એક એડ્રેસ સ્પેસ માં ચાલશે અને એક જ પ્રોસેસ તરીકે રહેશે તથા જો સર્વર સાથે વધારે ક્લાયન્ટ જોડાયેલ હોય તો એ દરેક ક્લાયન્ટ માટે અલગ અલગ પ્રોસેસ બનશે જોકે બધા માટે બેકેન્ડડેટાબેઝ સર્વર સરખો જ રહેશે જેથી એક સર્વર ઘણા બધા વેબ પેજ હોસ્ત્ત કરશે દાખલા તરીકે એક વેબ સર્વર સર્ચ એન્જિન તથા દૈનિક ન્યૂઝ પેપર બંનેને ચલાવી શકે અને એ બને એક જ ડેટાબેસ સર્વર વાપરશે પછી આ આખી સિસ્ટમ ની સિક્યુરિટી ડેટાબેસ સર્વર પર રહેલી છે અને સર્ચ એન્જિન તથા ન્યૂઝપેપરના પેજને અલગ પાડવાનું કાર્ય એક્સેસ કંટ્રોલ પોલીસી કે જે ડેટાબેઝ ની હોય તે કરશે અહીં દરેક વેબ સર્વર એક જ એડ્રેસ માં ચાલે છે તેથી તેમના કોઈપણ એક મોડલ માં રહેલ એક ખામી આખા વેબ સર્વરને હાનિ પહોંચાડી શકે અને તે ડેટાબેઝ સર્વેર પણ હાનિ પહોંચાડી શકે અહીં જુઓ આપણી પાસે બે પ્રોસેસ t ૧ અને t ૨ છે અને એ બંને કોઈ બે યુઝર વન અને યુઝર ૨ એ બનાવેલી છે અને ધારો કે યુઝર ૧ વેબ સર્વર સાથે કનેક્ટ થયો છે અને તે સર્ચ એન્જિન કે જે વેબ સર્વર પર છે એ વાપરે છે અને આપણે જોયું તેમ જ્યારે યુઝર ૧ કનેક્ટ થાય ત્યારે પ્રોસેસ બને છે કે જે p ૧ છે અને યુઝરની કવેરી પર ડેટાબેઝ એક્સેસ થાય છે અને આપણા આ ઉદાહરણમાં સર્ચ એન્જિનનો ડેટાબેઝ એક્સસ થાય છે અને રીઝલ્ટ યુઝર ૧ ને પાછું આપવામાં આવે છે અને એ જ રીતે યુઝર ટુ ન્યૂસપેપર સાથે કનેક્ટ થયો છે અને આ ગ્રાફ કે જેને ડિપેન્ડન્સી ગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે તે અલગ અલગ એન્ટિટી વચ્ચેની ડિપેન્ડન્સી દર્શાવે છે દાખલા તરીકે દરેક h એ ડિપેન્ડન્સી દર્શાવે છે કે જ્યાં સિસ્ટમ માં ખામી સર્જાઇ શકે છે જેમ કે p વન ને ખરાબ કરી શકે છે પછી t ૧ થી s ૧ નો h એવું દર્શાવે છે કે s ૧ માં પણ ખામી થઈ શકે છે નોંધો કે સિંગલ એડ્રેસ સ્પેસ ના કારણે p ૧ કે જે ફક્ત સર્ચ એન્જિન માટે જ વાપરવાની હતી તે સર્વિસ s ૨ કે જે ન્યૂઝ પેપરની છે તે પણ વાપરી શકે અને એ જ રીતે બીજા સ્ટેટ ડેટા t ૧ t ૨ t૩ t ૪ વાપરી શકે હવે સર્વર માં રહેલ ખામીને કારણે p ૧ બગડી અહીં હવે આ એક પ્રોસેસ બગડવાનું રીઝલ્ટ આપણે જોઈએ હવે આ દેપેન્દેન્સી ગ્રાફ જુઓ આ ખામી સર્જાવાને કારણે p ૧ બગડી જે સર્વિસ ૧ અને સર્વિસ બે સાથે જોડાયેલ છે તેથી તે બગડવાના કારણે સર્વિસ વન તથા સર્વિસ ૨ પણ બગડી અને એ જ રીતે સર્વિસ વન અને સર્વિસ બે આખા ડેટાબેઝ સાથે જોડાયેલ હોવાથી એ ડેટાબેઝ ને પણ બગાડશે એથી સ્ટેટ t ૧ t ૨ t૩ t ૪ ને હાની થશે તેથી યુઝર વન અને યુઝર ૨ ને પણ હાનિ થશે અને અહીં આપણે જોયું ડિપેન્ડન્સી ગ્રાફ પરથી કે સિસ્ટમ માં નાની ખામી સર્જાવાને કારણે આખા વેબ સર્વર માં રહેલ બધા યુઝર અને બધી જ સર્વિસને હાનિ થાય છે અને તેથી જ આવી ડિઝાઇનના કારણે અપાચે ના વેબ સર્વર કે જે 2004 પહેલાં હતા તેમાં ઘણા બધા પ્રકારના અટેક કરી શકતા હતા એમાંના અમુક અતેક કે જે 2002ના થયા એના યુઝરને સંવેદનશીલ લોગ ઇન્ફોર્મેશન મળી જતી બફર ઓવરફ્લો થતો જેના કારણે બીજા રીમોટ કોડ ચાલી જતો ડેનીઅલ ઓફ સર્વિસ અટેક થતો તથા બીજા ઘણા સ્ક્રિપ્તિંગ અટેક એ સમયમાં થતા હવે OKWS વેબ સર્વર કે જે આપણે આજે જોવાનું છે તે લઘુત્તમ પ્રિવિલેજીસ ના આદર્શ પર કાર્ય કરે છે આ એક ખૂબ જ પ્રખ્યાત આદર્શ છે કે જે ઘણી બધી સિક્યુરિટી ડિઝાઇન માં વપરાય છે પ્રિવિલેજીસનો મુખ્ય પ્રિન્સિપલ છે કે અટેકરને ખૂબ જ ઓછી માહિતી આપવી તો એવી ડિઝાઈન બનાવી કે જે લિસ્ટ પ્રિવિલેજીસ પ્રિન્સિપલ પર કામ કરેતેના માટે આપણે આપણી સિસ્ટમ ને ઘણી બધી નાની સિસ્ટમ અથવા તો મોડુલસ માં ફેરવવું પડે અને તેમાં પ્રિવિલેજીસને એવી રીતે બનાવવા પડે કે જેથી દરેક મોડ્યુલને ખૂબ જ ઓછા પ્રિવિલેજીસ મળે દાખલા તરીકે ધારો કે આપણી પાસે એક મોડયુલ છે કે જે ફક્ત usb device નો ઉપયોગ કરે છે તમારી સિસ્ટમ એવી રીતે બનાવવું જોઈએ કે જેથી આ મોડયુલને યુએસબી ના રીડ અને રાઈટ એક્સેસ મળે પણ તે સિસ્ટમ ના બીજા કોઈ રિસોર્સ ને એક્સેસ ના કરી શકે અને આ જ રીતે લીસ્ટ પ્રિવેજીસ પ્રિન્સિપલ દરેક મોડયુલને આપવામાં આવે તે જ રીતે ધારો કે બીજા કોઈ મોડયુલને ફાઇલ ના રીડ રાઇટ એક્સેસ છે તો સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવે તો જો એટેક ર મોડયુલમાં કંઈ ખામી શોધી લે તો તે ખાલી મોડ્યુલને નુકશાન કરે આખી સિસ્ટમ ને નહીં જે એક બગડે તે એક જ ફાઈલ બગડે તો આવો એક્સેસ મેળવવા માટે સીસ્ટમ એવી બનાવવાનું હોવી જોઈએ કે સબ સિસ્ટમ વચ્ચે ખૂબ જ નાનો ઇન્ટરફેસ હોય અને સબ સિસ્ટમ વચ્ચે ખૂબ જ ઓછો એક્સેસ હોય તેથી જો આપણી પાસે બે મોડયુલ હોય અને એક મોડયુલ બીજે મોડયુલના બે ફંકશન ને કોલ કરે તો સિસ્ટમ એવી રીતે બનાવવી જોઈએ કે એ બે ફંકશન જ કોલ થાય એ સિવાયનું બીજું કંઈ પણ તે મોડયુલ માંથી એક્સેસ ન કરી શકાય અને આ સિવાય બીજી એક મહત્વની જરૂરિયાત એ છે કે આવી સિક્યોર સીસ્ટમ બનાવવા માટે સિક્યુરિટી બહારથી આપવી જોઈએ દાખલા તરીકે ઓપરેટિંગ સિસ્ટમ કે જે ચેક કરશે તમે જો મોટી એપ્લિકેશન બનાવો છો ત્યારે તમે સિકયુરિટી મેનેજર અથવા તો એપ્લિકેશન નો ભાગ કે જે સિક્યુરિટી કરે છે એપ્લિકેશન ની બહાર હોવો જોઈએ આ જરૂરી છે કેમકે જો એપ્લિકેશન બગડે અને સિક્યોરિટી મોડયુલની અંદર હોય તે પણ બગડે અને બીજી તરફ જો ઓપરેટિંગ સિસ્ટમ પોતે જ એપ્લિકેશનની સિક્યોરિટી માટે જવાબદાર હોય તો ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન ની બહાર હોવી જોઈએ અને તેના કારણે જો એટેકર ને એપ્લિકેશનનો એક્સેસ જોતો હોય તો તેને ઓપરેટિંગ સિસ્ટમ ને બગાડવી પડે જે થોડું અઘરું કાર્ય છે અને બીજી એક ધારના એવી છે કે અટેકર યુઝર ની નજીક હોય તેવા ઈન્ટરફેસ દ્વારા દાખલ થશે જેમકે નેટવર્ક ઇન્ટરફેસ તેથી આ પ્રકારના ઇન્ટરફેસ રક્ષણ આપવું એ ખૂબ જ અગત્યનું છે ચાલો જોઈએ કે કઈ રીતે લઘુત્તમ પ્રિવિલેજીસ OKWS ને લાગુ પાડી શકાય વધુ માહિતી OKWSના આ પેપર કે જેની લિંક અહીં છે તેમાંથી ડાઉનલોડ થઈ શકે છે તેના પરથી મેળવી શકાય છે તો લઘુત્તમ પ્રિવિલેજીસ મેળવવા OKWS અમુક ચોક્કસ નિયમ સાથે બનેલા છે જેવા કે દરેક અલગ સર્વિસ અથવા અલગ મોડ્યુલ અલગ પ્રોસેસ માં ચાલશે દાખલા તરીકે તમારી પાસે બે સર્વિસ હોય એક સર્ચ એન્જિન અને બીજી ન્યૂઝ તો એ બંને અલગ પ્રોસેસમાં ચાલશે બીજો નિયમ કે જે OKWS વાપરે છે તે દરેક સર્વિસ એ એક અલગ ચાર્ટ જેલ અથવા ચેન્જ રૂટ જેલ માં ચાલશે આપણે વધારે ઊંડાણથી ચેન્જ રૂટ જેલ શું છે એ જોઈશું પરંતુ અત્યારે માનો કે એ એવું આપણને આપે છે કે દરેક સર્વિસને અમુક જરૂરી ફાઇલનો જ એક્સેસ હોય તેથી કોઈ સર્વિસ એક બીજી ફાઇલ કે જે તેના કાર્ય માટે જરૂરી નથી તેને વાપરી શકે નહી ત્રીજુ દરેક પ્રોસેસ એ અલગ યુઝર તરીકે ચાલશે હવે OKWS વેબ સર્વર એક સિસ્ટમ પર ચાલે છે તેથી એ ખાતરી કરે છે કે દરેક પ્રોસેસ અને તે પ્રોસેસની દરેક સર્વિસ એ અલગ યુઝર તરીકે ચાલે તેથી આપણું સર્ચ એન્જિન એક યુઝર તરીકે ચાલશે તથા ડેઇલી ન્યૂઝ પેપર બીજા તરીકે ચાલશે અને આમ કરવાથી એક પ્રોસેસની આપણે બીજી પ્રોસેસ થી અલગ કરી શકીએ આ એટલા માટે જરૂરી છે કે જેથી એક પ્રોસેસને બીજી પ્રોસેસ ની માહિતી લેતા રોકી શકાય OKWS સર્વર નો અંતિમ નિયમ એવો છે કે તે ખુબ જ ઓછો ડેટાબેઝ ઍક્સેસ આપે છે અને તેના કારણે તે જરૂરી ન હોય તેવો ડેટા એક્સેસ રોકે છે હવે આ દરેક નિયમ કઈ રીતે વપરાય છે તે જોતા પહેલા આપણે બે ફંડામેન્ટલ પાસા આવી સિસ્ટમ ના જોઈએ OKWS એવી સિસ્ટમ બનાવે છે કે જેથી જરૂરી સિક્યુરિટી આપી શકાય ૩ ટૂલ કે જે OKWS ની ડિઝાઇન માં વપરાય છે તેનો ઉપયોગ એવો છે કે તેનાથી જરૂરી isolation મેળવી શકાય છે ચેન્જ રૂટ નું તમે મેન પેજ તમે જોઈ શકો છો અથવા તો google કરી શકો છો ચેન્જ રૂટ જે પ્રમાણે ફાઈલ સિસ્ટમ ને પ્રોસેસ માટે બતાવે છે તે OKWS ની સિક્યુરિટીનું મુખ્ય પાસું છે ૩ ટૂલ કે જે OKWS ની ડિઝાઇન માં વપરાય છે તેમાં એક ચેન્જ રૂટ બીજું setuid અને ત્રીજો માટે આગળના લેક્ચરમાં જોયું તેમ ફાઈલ દિસ્ક્રિપ્તોર પાસ કરવાનું છે ચેન્જ રૂટ નું તમે મેન પેજ તમે જોઈ શકો છો તે એવું નક્કી કરે છે કે પ્રોસેસ ફાઇલ સિસ્ટમ માં શું જોઈ શકે તે દરેક પ્રોસેસ માટે અલગ સિસ્ટમ બનાવી શકે છે તેથી જો કોઈ અટેક ર ફાઇલ સિસ્ટમ ખરાબ કરે તેમાં શેલ બનાવે તો અટેકેર એ જ જોઈ શકશે જે તે પ્રોસેસને દેખાય છે બીજી પ્રોસેસ ની ફાઈલ તેના માટે અદ્રશ્ય હશે બીજા શબ્દોમાં અટેક પાસે ખૂબ જ ઓછો એક્સેસ હશે તેથી તે બીજી ફાઇલનો ઍક્સેસ મળશે નહિ બીજું ટૂલ કે જે આપણે આગળના લેક્ચરમાં જોયું તે setuid બંધ કરવાનું છે Setuid કમાન્ડ વાપરીને અટેકેર અલગ અલગ યુઝર તરીકે પ્રોસેસને ચલાવી શકે OKWS મા અલગ પ્રોસેસને અલગ યુઝર તરીકે ચલાવવામાં આવે છે જેથી આને કારણે કેવું થશે કે કોઈ એક પ્રોસેસ બીજી પ્રોસેસ ની સાથે કનેક્ટ થઈ શકે અને તેથી એ યુઝરના પ્રિવિલગજ ઓછા થઇ જશે દાખલા તરીકે setuid વાપરીને જો સિસ્ટમ બગાડે તો સિસ્ટમ ના બીજા રિસોર્સ પણ વાપરી શકે તેથી setuid વાપરીને આ વસ્તુ અટકાવી શકાય છે ત્રીજી યુટીલીટી છે તેમના એક ફાઇલ ડીસ્ક્રીપ્ટર બનાવે છે અને તે ડીસ્ક્રીપ્ટર બીજી પ્રોસેસ ને આપે છે તેથી બીજી પ્રોસેસ કે જેને ફાયદો મળ્યો છે તે કોઇ પણ ફાઇલ બીજા ચેકિંગ વગર વાપરી શકે અને આમ કરવાથી આપણે પ્રોસેસને એની ચિલ્ડ પ્રોસેસ ની ફાઈલ નો એક્સેસ આપતા હતા તો જો આપણે ડિપેન્ડન્સી ગ્રાફ પર પાછા જઈએ અને જોઈએ કે OKWSમાં એ કઈ રીતે થાય છે અને સિસ્ટમ ના ઓછા ઘટક ને નુકસાન થાય છે તો એ આ પ્રમાણે થશે ફરી અપાચે નો કેસ છે કે જેમાં દરેક યુઝર્સ એક પ્રોસેસ સાથે જોડાયેલ છે અને પ્રોસેસ સર્વિસ સાથે જોડાયેલ છે તેથી જો પ્રોસેસ બગડે તો તેની સાથે જોડાયેલ સર્વિસ બગડશે અને તે સર્વિસ સાથે જોડાયેલ બધા યુઝર સર્વિસ t ૧ થી t ૩ બગડશે માની લો કે સર્વિસ s ૧ વેબ બ્રાઉઝરની છે જ્યારે સર્વિસ એસ ટુ ન્યૂઝ પેપર ની છે અને હવે ધારો કે સર્વિસ એસ વન સર્ચ એન્જિન છે અને સર્વિસે s કે ડેઇલી ન્યૂઝ પેપર સર્વિસ છે હવે જો સર્ચ એન્જિન બગડે તો બધા જ યુઝર અને તેની સાથે રહેલ બધી જ સર્વિસ બગડે જ્યારે બીજી બાજુ ડેઇલી ન્યૂઝ પેપરને સર્વિસને કશું જ નહીં થાય અને તમે જોઈ શકો છો કે પ્રોસેસ p ૨ s ૨ t ૨ કે જે ડેઇલી ન્યૂઝ પેપરની છે તેને કશું થયું નથી જ્યારે સર્ચ એન્જિન ના બધા જ ઘટાકો બગડયા છે આ રીતે ઓકે ડબલ્યુ એસ સર્વિસ ને બીજી સર્વિસ થી અલગ પાડવામાં સફળ રહ્યું જોકે આ સિક્યુરિટી મેળવવાનો સરસ રસ્તો નથી પરંતુ તે સારા પરફોર્મન્સ સાથે સિક્યુરિટી મેળવી આપે છે હવે જો કોઈ એવી સિસ્ટમ બનાવે કે જેમાં અલગ અલગ એન્ટિટી એકબીજાથી અલગ હોય તો તે આવી કંઈક દેખાશે તેથી જો કોઇ યૂઝર બગડે તો તેમની સાથે રહેલ એક્ટિવિટી તજ બગડશે દાખલા તરીકે અહીંયા u ૧ બગડે તો પ્રોસેસ p ૧ અને સ્ટેટ ડેટા t ૧ અને p ૨ બગડશે તેથી યુઝર ૨ પ્રોસેસ ૨ સાથે કશું જ નહીં થાય આ એક આદર્શ પરિસ્થિતિ છે પરંતુ તેને ઇમ્પ્લીમેંન્ટ કરવી અઘરી છે કેમકે આવું કરવા માટે આપણે દરેક યુઝરને એક જ પ્રોસેસ આપવી પડે જોકે આ ઇમ્પ્લીમેંન્ટ કરવામાં આવતા પરફોર્મન્સ ઘણું ઓછું મળે કેમ કે દરેક યુઝરને એક પ્રોસેસ હોય અને ઘણાબધા યુઝર વેબ સર્વર સાથે હોય તો ટોટલ પ્રોસેસ વધી જાય અને તેથી પર્ફોમન્સ ઘટે જ્યારે બીજીબાજુ OKWS વેબ સર્વર સિક્યોરિટી અને પર્ફોર્મન્સ વચ્ચે તાલમેલ મેળવી શકે છે તો ચાલો OKWS ડિઝાઇન ની વધુ માહિતી મેળવીએ આ ડિઝાઇન નો મુખ્ય ઘટક okld છે આ પ્રોસેસ રૂટ યુઝર તરીકે ચાલે છે અને તે આખા OKWS સર્વર નું બુટ સ્ત્રાપિંગ કરશે અને તે દરેક પ્રોસેસને મોનીટર કરશે અહીં એ પણ જોશે કે કોઈ પ્રોસેસ ક્રેશ થઈ છે કે કેમ હવે જો કોઈ પ્રોસેસ ક્રેશ થઈ હોય તો તેને ફરીથી શરૂ કરશે okld શરૂ થયા પછી તે બીજી બે પ્રોસેસ બનાવશે એક okd અને બીજી oklogd પ્રોસેસ oklogd પ્રોસેસ યુઝરના સાથે ચાલશે અને તે યુઝર ની દરેક આ પ્રવૃત્તિને લોગ પાડશે તેથી જો પ્રોસેસને સિસ્ટમ માં કશું લખવું હોય તો તેણે ઓકે લોગ સાથે આર પી સી કોલ કરીને વાત કરવી પડશે Okd પ્રોસેસ યુઝર ની okd સાથે ચાલશે અને તે પોર્ટ નંબર 80 માં આવતા બહારના કનેક્શન ને સાંભળશે અને તે રિક્વેસ્ટ કોઈ ચોક્કસ સર્વિસને મોકલશે અને જો તે રીક્વેસ્ટ ખોટી હશે તો તે http 404 ક્લાયન્ટ ને મોકલશે અને જો રિક્વેસ્ટ અપૂરતી હશે તો તે http 500 રિક્વેસ્ટ ક્લાયન્ટ ને મોકલશે બીજી સર્વિસ શરૂ થશે એ pubd સર્વિસ છે તે યુઝર www સાથે ચાલશે અને તે ચેન્જ રૂટ ડિરેક્ટરી ht docsમાં ચાલશે આ સર્વિસ લોકલ ફાઈલ અને બીજી html ફાઇલ ને ઓછામાં ઓછો એક્સેસ આપશે જેથી તે ફાઈલ માં રીડ એક્સેસ જ હોય તો અહીંયા એક વસ્તુ નોંધો કે આ બધી પ્રોસેસમાં oklogd પ્રોસેસ એક જ એવી છે કે જે રીડ અને રાઈટ કરી શકે બીજી પ્રોસેસ તો ફક્ત રીડ કરી શકશે હવે આ બધું ગોઠવાઇ જાય પછી okld અમુક સર્વિસ જેવી કે php સર્વિસ ssl સર્વિસ વગેરે શરૂ કરશે અને આ દરેક સર્વિસને અલગ થશે હવે નોંધો કે આ પ્રોસેસ ચેન્જ રૂટથી ચાલે છે તેના માટે ફાઇલ સિસ્ટમ અલગ છે હવે અને બીજી સર્વિસ વચ્ચે કનેક્શન છે અને દરેક કનેક્શન માટે ઓકે ડી જોશે કે કઈ સર્વિસ જરૂરી છે અને તે સર્વિસને એ રિક્વેસ્ટ મોકલશે સાથે સાથે ઓકેડી અને બધી સર્વિસ વચ્ચે rpc છે અને આ આર પી સી ઓકેડી અને સર્વિસ વચ્ચે રિક્વેસ્ટ ની આપ લે કરવા માટે વપરાશે તો આ રીતે આપણે વેબ સર્વર સાથે ઘણી બધી આ પ્રોસેસને વાપરી શકીએ ઓકે એલડી આખા સર્વર નું રૂટ છે તે બધું મોનીટર કરશે અને જોશે કે જે સર્વિસ ચાલે છે તે સ્વસ્થ છે અને જો એ ન હોય તો એ સર્વિસ બંધ કરી દેશે અને જો સર્વિસ ક્રેશ થઈ ગઈ હોય તો તેને ફરી શરૂ કરી દેશે અને આ રીતે અલગ અલગ મોડ્યુલ વચ્ચે OKWS isolation બનાવશે હકીકત એ છે કે આપણી પાસે ઘણી બધી પ્રોસેસ છે અને દરેક પ્રોસેસ બીજી સાથે આર સી થી વાત કરે છે આર પી સી સિસ્ટમ કોલ કરતો હોવાથી થોડું ભારી છે તો આપણે આગલા લેક્ચર માં આ જ વસ્તુ કોઈ એક જ પ્રોસેસથી કઈ રીતે થાય તો જોઈશું ધન્યવાદ